આ પેલ્ટીયર જંકશન અથવા જેને પેલ્ટીયર એલિમેન્ટનો વિષય કહેવામાં આવે છે તે હાલના સમયમાં ખૂબ જ લોકપ્રિય વિષય છે પેલ્ટીયર એલિમેન્ટ એ સેમી કંડક્ટર મટિરિયલ જંકશન પણ છે પીવી સેલ પણ સેમી કંડક્ટર મટિરિયલ છે જે કાર્ય માટે આ બંનેને જોડવામાં આવે છે તેના માટે જ પેલ્ટીયર વપરાય છે પેલ્ટીયરનો ઉપયોગ હીટ પમ્પ તરીકે થાય છે જ્યાં તે ઠંડા શરીર કે વસ્તુથી ગરમ શરીર કે વસ્તુમાં તાપ સ્થાનાંતરિત કરે છે એટલે કે નીચા તાપમાનથી ઊચા તાપમાને તો તેના એટલેકે પેલ્ટીયર એલિમેન્ટનો ના ટર્મિનલ્સ પર વિદ્યુત ઊર્જા પ્રદાન કરીને હીટ પમ્પની આ પદ્ધતિ પર આધારિત ઘણી મહત્વપૂર્ણ એપ્લીકેશન છે રેફ્રિજરેશનમાં ઠંડકમાં ઠંડક આપતા ઉપકરણોમાં કે જે ગરમી ઉત્પન્ન કરે છે જેમાં આપણે ચર્ચા કરીશું પરંતુ ખાસ કરીને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરો માટે આ સાચા અર્થમાં એક ઉત્તમ વિષય છે કે પેલ્ટીયર એલિમેન્ટનો ના ઇલેક્ટ્રિકલ પોર્ટ સાથે ઇલેક્ટ્રિકલ સર્કિટ્સના જોડાણ નું છે પરંતુ આ મુદ્દો થર્મલ ડોમેનનો પણ છે કારણ કે પેલ્ટીયર એલિમેન્ટ નો ઉપયોગ કરવામાં આવતી તમામ એપ્લિકેશનો ઠંડક રેફ્રિજરેશન માટે છે જ્યાં થર્મલ પાસાઓ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો થર્મલ પાસાંઓ સમજવા અને પછી કૂલિંગ પ્રોડક્ટની રચના પેલ્ટીઅર કૂલિંગ પ્રોડક્ટને ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સર્કિટ્સ સાથે એકીકૃત કરવા એ ખૂબ જ પ્રખ્યાત ખ્યાલ છે બે વિશિષ્ટ ધાતુઓનો વિચાર કરો ચાલો કહીએ કે ધાતુમાંની એક આની જેમ નિકલ છે તે આયર્ન કોન્ટેસ્ટન અને નિકલ કોપર કોપર એલ્યુમલ હોઈ શકે છે તેવી ઘણી ધાતુની જોડી છે જેનો ઉપયોગ કરી શકાય છે તો ચાલો આપણે કહીએ કે નિકલ અને કોપર જેનો ઉપયોગ કરીએ છીએ આ લાલ રેખા કોપરના વાયર ની છે વાદળી રેખા એ નિકલ વાયર છે અને હું તેને રેઝિસ્ટર અને આના જેવા એક પોટેન્સીઅલ સોર્સ એટલેકે એક બેટરી જોડે કનેક્ટ કરું છું તો આપવામાં આવતા વોલ્ટેજ પોટેન્સિઅલની પોલારીટીને આધારે આ રીતે કરંટ પ્રવાહ હોઈ શકે છે તો ચાલો આપણે કહીએ કે તે કોપર છે અને આ રેઝિસ્ટન્સ R અને વોલ્ટેજ V છે ચાલો આપણે સર્કિટ બંધ કરીએ જ્યારે તમે તેને ચાલુ કરી દો તમે બતાવ્યા પ્રમાણે કરંટ પ્રવાહ જોશો તો કરંટ I તો જ્યારે કોઈ પ્રવાહ હું આ કોપર નિકલ નિકલથી કોપર અને પાછોવહે છે ત્યાં કોપર થી નિકલ કરંટ પ્રવાહ અને નિકલ થી કોપર ના પ્રવાહના જંકશન વચ્ચે તાપમાનનો તફાવત છે તો તમે કહો કે આ એક જંકશન છે આ બીજું જંકશન છે તો એક જંકશન તાપમાન T1 પર હશે અન્ય તાપમાન T2 તે જંકશન 1 અને જંકશન 2 છે કરંટ પ્રવાહની દિશાને આધારે એક જંકશન ગરમ હશે અને બીજું જંકશન ઠંડુ રહેશે તો આ પેલ્ટીર ઇફેક્ટની શોધ ઘડિયાળ નિર્માતા ભૌતિકશાસ્ત્રી જીન ચાર્લ્સ પેલ્ટિયર દ્વારા મળી હતી તો તેણે જંકશન વચ્ચે તાપમાનનો તફાવત હોય છે તે જંકશન અથવા વિપરીત ધાતુઓ દ્વારા પ્રવાહ પસાર કરીને શોધ્યું હવે વિભિન્ન ધાતુઓના જંકશન માંથી કરંટ નો પ્રવાહ તાપમાનના તફાવતને સ્થાપિત કરે છે પરંતુ નોંધ લો કે કોપરથી નિકલ તરફનો કરંટ પ્રવાહ અને નિકલથી કોપરનો કરંટ પ્રવાહ અલગ છે ચાલો આપણે કોપરથી નિકલ લઈએ ત્યાં ગરમી છે જે ઉત્પન્ન થાય છે આ ગરમ થાય છે નિકલ થી કોપર ત્યાં ગરમી છે જે શોષાય છે અને તો આ ઠંડુ થાય છે તો એક જંકશન ગરમ હશે બીજું ઠંડું હશે જો તમે કરંટ પ્રવાહની દિશાને વિપરીત કરો છો જો કરંટ પ્રવાહ આ દિશામાં વહે છે તો અહીં તે કોપરથી નિકલ તરફ જાય છે અહીં તે નિકલ થી કોપર તરફ જાય છે અને તો ગરમ અને ઠંડા જંકશન પણ બદલાઈ જાય છે કરંટ પ્રવાહની દિશા મહત્વપૂર્ણ છે તો તે એક નિષ્કર્ષ છે કે તે નક્કી કરે છે કે જંકશન ગરમ છે કે ઠંડુ છે ગરમી શોષાય છે અથવા ઉત્પન્ન થાય છે ગરમી ઉત્પન્ન થાય છે ગરમી શોષાય છે તે કરંટ પ્રવાહ I આ કરંટના પ્રમાણમાં છે તો તમે કહી શકો છો કે ગરમી શોષાય છે અથવા ઉત્પન્ન થાય છે આપણે કહી શકીએ કે Q એને pi એ કોઈ પ્રોપોસ્નાલીટી ફેક્ટરથી સરખા છે તો આ પ્રોપોસ્નાલીટી ફેક્ટર pi ને પેલ્ટીયર ગુણાંક કહેવામાં આવે છે જ્યારે વીજ પુરવઠો ચાલુ કરવામાં આવે છે ત્યારે V અને આ અવરોધ વત્તા પેલ્ટીર તત્વના ટર્મિનલ્સ વચ્ચેનો સમગ્ર અવરોધ નો ગુણોત્તર કરંટ પ્રવાહને નિર્ધારિત કરશે અને કરંટ પ્રવાહ આ ફેશનમાં છે તે આ કોપર n બ્લોક આ કોપર b બ્લોક પછી n બ્લોક p બ્લોક વગેરે દ્વારા આગળ વધશે હવે આ દિવસોમાં પેલ્ટીયર એલિમેન્ટ એ પેલ્ટીયર ઇફેક્ટના સિદ્ધાંતની ચર્ચા કરી તેમ અલગ અલગ ધાતુઓથી બનેલો હોતો નથી હવે ના દિવસોમાં પેલ્ટીયર એલિમેન્ટ એક સોલિડ સ્ટેટ ડિવાઇસ છે તે સેમિકન્ડક્ટર સામગ્રીથી બનેલું છે અને તેમાં P પ્રકારની અને N પ્રકારના મટીરીઅલ છે તો ચાલો જોઈએ કે પેલ્ટીયર એલિમેન્ટ કેવો દેખાય છે તો જો તમે આ જુઓ મેં અહીં કેટલીક સ્ટ્રિપ્સ મુકી છે તેમને આ સ્ટ્રીપ્સ તરીકે કલ્પના કરો ટોપ બાજુ અને નીચે બાજુ આ રીતે હવે જેમકે આ કોપર સ્ટ્રીપ્સ છે હવે કોપર સ્ટ્રિપ્સના આ બે કોપર સ્ટ્રિપ્સ સેટ્સ અર્ધવાહક સામગ્રીના બ્લોક્સ સાથે ઇન્ટર કનેક્ટેડ છે હવે ચાલો કહી શકીએ કે હું આ સ્ટ્રીપ અને સ્ટ્રીપને P બ્લોકનો ઉપયોગ કરીને ઇન્ટરકનેક્ટ કરું છું હું અહીં N બ્લોક સાથે ઇન્ટરકનેક્ટ કરીશ અને આ રીતે એકપછી એક હું અહીં બતાવ્યા પ્રમાણે ટોપ અને બોટમ કોપર સ્ટ્રીપને P અને N બ્લોક સાથે ઇન્ટરકનેક્ટ કરીશ અને પછી મને આની જેમ સિરામિક સબસ્ટ્રેટ કેસીંગ તરીકે મૂકવા દો અને આ ફેશનમાં સમાવિષ્ટ કરો તો આ છે પેલ્ટીયર એલિમેન્ટ એકપછી એક P અને N બ્લોક સાથે અને અહીં આ પ્રકારની કનેક્ટિવિટી છે કરંટ આ ફેશનમાં વહે છે તો આ સિરામિક સબસ્ટ્રેટ છે અને આ કોપર કોપર સ્ટ્રીપ્સ છે હવે ચાલો બે વાયર લાવીએ એક આ બાજુથી અને એક આ બાજુથી અને તેને બહારની બાજુમાં જોડીએ તો ચાલો હું વાયર લઉં અને અવરોધ સાથે શ્રેણીમાં બેટરી અથવા ડીસી સોર્સ અથવા ફોટોવોલ્ટેઇક સોર્સનો ઉપયોગ કરીશ અને આની જેમ આ રીતે જોડેલ છે તો તમારી પાસે સંપૂર્ણ સર્કિટ છે તમે જુઓ છો કે કરંટ આ રીતે વહે છે તે આમાંથી પસાર થઈ શકે છે આ કોપરની સ્ટ્રીપની ઉપર પછી કોપરની સ્ટ્રીપના બ્લોકની નીચે P બ્લોક કોપર સ્ટ્રીપ ની ઉપર પછી કોપર સ્ટ્રીપની નીચે P બ્લોક કોપર સ્ટ્રીપ અને પછી પાછો ફરે છે અહીં સપાટીની આ બાજુ અહીં એક જંકશન બનાવવામાં આવ્યું છે ત્યાં સપાટીની આ બાજુ રચાયેલ જંકશન છે ત્યાં જંકશન સપાટીની આ બાજુ રચાયેલ છે અને આવી રીતે તો ત્યાં ઘણાં જંકશન છે જે એક જંકશનના સમૂહ તરીકે રચાય છે જે શોષણ કરે છે ગરમી શોષી લે છે જંકશનનો અન્ય સમૂહ જે ગરમી ઉત્પન્ન કરે છે તો તમારી પાસે ઠંડી અને ગરમ બાજુ હશે તો ચાલો આપણે કહીએ કે આ બાજુ ગરમ બાજુ છે બીજી બાજુ ઠંડી બાજુ હશે તો આ ગરમ રહેશે અને તે ઠંડી હશે તો આ આવી રીતે આજનું નવું એડવાન્સ્ડ સેમીકન્ડક્ટર આધારિત સોલિડ સ્ટેટ પેલ્ટીયર એલિમેન્ટ કાર્ય કરશે વર્તન કરશે અને પછી આ પ્રકારે આંતરિક બ્લોક દેખાય છે ચાલો હવે જોઈએ કે વાસ્તવિક પેલ્ટીયર એલિમેન્ટ કેવો દેખાય છે અહીં તમે એક વાસ્તવિક પેલ્ટીયર એલિમેન્ટ જુઓ છો તે TE31 56310 503 છે તો આ તે નંબર છે જે તમારે ગૂગલમાં નાખવો પડશે જો તમને રસ હોય અને આ લાક્ષણિકતા જોવી હોય તો ડેટા શીટ ડાઉનલોડ કરવાની રહેશે જુઓ તેના બે વાયર છે લાલ વાયર બેટરી અથવા ડીસી સોર્સના પોઝિટીવ સાથે જોડાયેલ છે કાળો વાયર નેગેટીવ સાથે જોડાયેલ છે અને જો આ એલિમેન્ટ દ્વારા કરંટ પસાર થાય છે અને કાળા વાયર દ્વારા તે પાછો ફરે છે જેથી એક બાજુ તે ગરમ થઈ જાય છે અને બીજી બાજુ ઠંડુ થઈ જાય છે અવલોકન કરો કે આ પેલ્ટીયર એલિમેન્ટ ઘણા બધા બ્લોક્સ થી બનેલું છે P અને N બ્લોક્સ સેમિકન્ડક્ટર સામગ્રી અને તેની ટોચ પર શીટ એક કોપર શીટ છે જે તળિયે પણ કોપર શીટ ધરાવે છે તે વિભાજિત થયેલ છે જ્યાં ડ્રોઇંગમાં સૂચવ્યા મુજબ દરેક બ્લોક કોપર વિભાગ પર સેટ કરેલ છે તો જ્યારે કરંટ લાલ વાયરમાંથી કરંટ અંદર આવે છે તો તે P અને N બ્લોક્સમાંથી પસાર થાય છે અને ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે બહુવિધ જંકશન આવે છે અને પછી તમારી પાસે ગરમી શોષણની સામુહિક અસર છે એક બાજુ તે જંકશન ઠંડા હશે બીજી બાજુ ગરમીનું ઉત્પાદન થશે જે ગરમ જંકશન દ્વારા થશે જેવી રીતે તમારી પાસે પાણીનો પંપ છે જે પાણીના ટીપા ને નીચલા પોટેન્સિઅલથી ઉચાં પોટેન્સિઅલ તરફ ટપકાવે છે તેવી રીતે આપણે આ પેલ્ટીયર એલિમેન્ટને ધ્યાનમાં લઈ શકો છો પેલ્ટીયર એલિમેન્ટનું સંચાલન હીટ પંપ તરીકે તો ચાલો આપણે કહીએ કે આ પેલ્ટીયર એલિમેન્ટ એ હીટ પંપ છે તે શું કરે છે તમારી પાસે ગરમ જંકશન છે અને તમારી પાસે ઠંડા જંકશન છે તે ઠંડા જંકશન એટલેકે નીચા પોટેન્સીઅલથી ગરમીને પમ્પ કરે છે ગરમ જંકશન તરફ એટલેકે ઉચ્ચ પોટેન્સીઅલ તરફ તો તે આ ઠંડા જંકશનમાંથી ગરમીને દૂર કરે છે અને તેને પંપ દ્વારા પસાર કરે છે અને પછી આ રીતે ગરમ જંકશનમાં મૂકે છે પરંતુ નીચા પોટેન્સિઅલથી ઉચાં પોટેન્સિઅલ સુધી પહોંચવા માટે તમારે બાહ્ય એનર્જીની જરૂર છે અને જે પાણીના પંપ સાથે સમાન છે જ્યારે તમારે પાણીને નીચલા સ્તરથી ઉચાં સ્તરે પહોંચાડવાની જરૂર હોય ત્યારે તમારે બાહ્ય વિદ્યુત ઊર્જાની આવશ્યકતા પંપ ચલાવવા માટે પડે છે તો ચાલો આપણે કહી શકીએ કે આ ઠંડું જંકશન છે નીચેનું લીલા કલરનું છે અને તે તાપમાન T1 પર છે અને તે ગરમ જંકશન T2 છે અને ત્યાં બાહ્ય ઊર્જા વિદ્યુત ઊર્જાની જરૂરી છે ચાલો આપણે કહીએ કે Qc જેટલી ઊર્જાનો જથ્થો ઠંડા જંકશનથી દૂર કરાય છે તમે બાહ્ય વિદ્યુત ઊર્જા E ઉમેરો છો Qc અને E ને Qh તરીકે ગરમ જંકશન પર પહોંચાડશો તો તો આ પેલ્ટીર જંકશન હીટ પમ્પ તરીકે Qh ને ગરમ જંકશન પર પહોંચાડે છે અને તે ઠંડા જંકશનથી દૂર થતી ગરમીની માત્રા વત્તા બાહ્ય ઊર્જા ઇલેક્ટ્રિક ઊર્જા જેટલી છે વિદ્યુત ઊર્જા E પમ્પિંગ કરવા માટે જરૂરી છે તે પણ ગરમી તરીકે જાય છે ત્યાં પેરામીટર છે કોફિશન્ટ ઓફ પરફોર્મન્સ આ યોગ્યતાની આકૃતિ છે જેનો ઉપયોગ આપણે જંકશનની તુલના માટે કરી શકીએ છીએ આપણે તેને COP કોફિશન્ટ ઓફ પરફોર્મન્સ COP કહીશું તો તે શું છે તે ગુણોત્તર છે તે ગુણોત્તર છે તમે ઠંડા જંકશનથી જે ગરમીની માત્રાને દૂર કરશો અને વિદ્યુત ઊર્જા જે ગરમી દૂર કરવા માટે જરૂરી છે તો QcE તો તેનો મૂળભૂત અર્થ શું છે તે છે જો જરૂરી વિદ્યુત ઊર્જા 0 હોય તો કોફિશન્ટ ઓફ પરફોર્મન્સ અનંત છે કોફિશન્ટ ઓફ પરફોર્મન્સ જેમ ઊચો તેમ વધુ સારું છે ઓછામાં ઓછી ઊર્જા સાથે કોઈ મોટી માત્રામાં ગરમીને દૂર કરી રહ્યું છે તેનો અર્થ એ છે કે કોફિશન્ટ ઓફ પરફોર્મન્સ વધારે તો વધારે માત્રામાં હીટ એનર્જી છે જે ઠંડા જંકશનમાંથી ઓછામાં ઓછી વિદ્યુત ઊર્જા સાથે દૂર કરી શકાય છે તો Qc એ કોલ્ડ જંકશનમાંથી બહાર કાઢવામાં આવતી ઊર્જા છે અને E વિદ્યુત ઊર્જા છે જે પંપીંગ ક્રિયા કરવા માટે જરૂરી છે ઊર્જાનું એકમ જુલ છે અને દૂર કરેલી ઊર્જાનું એકમ ખરેખર વોટ્સ છે તે એટલા માટે છે કે તમે ઊર્જા ફલો અથવા ગરમીના ફલો ની વાત કરી રહ્યા છો તો ચાલો આપણે તેને એકમોની દ્રષ્ટિએ જોઈએ કારણ કે ડેટા શીટમાં તમે સામાન્ય રીતે જોશો કે Qc ને વોટ્સ માં તરીકે વ્યક્ત થયેલ છે તો Qc એ શીત એટલે કે ઠંડા જંકશનમાંથી કાઢેલી ઊર્જા સિવાય બીજું કશું નથી તો જે ગરમી દૂર થાય છે તે ગરમી નો ફલો છે તો તે ગરમીના પ્રવાહ સિવાય બીજું કશું નથી ગરમી ના એકમ તરીકે જુલ ગરમીનો પ્રવાહ મૂળભૂત રીતે ઊર્જાનો દર છે પ્રવાહ જે ddt વોટ સેકન્ડ અથવા ddt જુલ છે જે પાવર સિવાય બીજું કંઈ નથી તો પાવરનો એકમ જુલ પ્રતિ સેકંડ joulessec છે જે વોટ્સ સિવાય કંઈ નથી તો સામાન્યતાને ગુમાવ્યા વિના જો તમે કહો છો કે આપેલ સમયમાં ગરમી કાઢવામાં આવે છે એટલેકે આપેલા સમયમાં પેલ્ટીયર જંકશનને આપેલ ઊર્જા પછી તમે Qc E અને Qc E માટે બધે પાવર વોટ ના એકમોનો ઉપયોગ કરી શકો છો તો ડેટા શીટમાં તમે જોશો કે Qc એ વોટ્સ માં વ્યક્ત થાય છે અને આપમેળે E એ વોટ્સ માં વ્યક્ત થઈ જશે અને QH પણ વોટ્સ માં હશે બધા સરખા આપેલા સમય માં અને COP એ Qc વોટ્સ માં કાઢેલી ઊર્જા અને વોટ્સ માં પમ્પિંગ માટે જરૂરી ઊર્જા નો ગુણોત્તર છે તો આપણે કહી શકીએ કે તે હીટ ફ્લો પાવર છે ને પંપ કરવાના પાવર દ્વારા ભાગવામાં આવે છે બધા વોટ્સ માં વ્યક્ત થાય છે